ગતિશીલ ચાર્જથી રેડિયેશન - II અત્યાર સુધી આપણે સ્થાપિત કર્યું છે કે જ્યારે કોઈ ચાર્જ ગતિશીલ થાય છે ત્યારે ક્ષેત્ર પ્રવેગ ને અનુરૂપ ઝડપ c સાથે પ્રસારીત થાય છે અને તેમાં વિદ્યુતક્ષેત્ર ને એક ટેન્જેન્શિયલ ઘટક અથવા રીજન ની પ્રસારની દિશાને લંબ હોય તેવો ઘટક હોય છે આ વ્યાખ્યાનમાં આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે આ ક્ષેત્ર ખરેખર 1r ડિપેન્ડેન્સ છે અને તે એવા પાવરનું વહન કરે છે જે 1r2 ડિપેન્ડેન્સ છે અને તેનો અર્થ છે કે ખરેખર આ રેડિયેશન ક્ષેત્ર છે તેથી ચાલો હું એક નીટ પિક્ચર બનાવું હું ફક્ત એક જ ફોર્સ લાઈન પર ધ્યાન કેન્દ્રિત કરું છું તો અહીં મારું આંતરિક વર્તુળ છે અહીં મારું બાહ્ય વર્તુળ છે પછીથી મારો ચાર્જ આ છે શરૂઆતમાં મારો ચાર્જ અહીં છે શરૂઆતમાં આ ફિલ્ડ લાઈન છે આ પછીની ફિલ્ડ લાઈન આ છે અને હું તેમને કનેક્ટ કરીશ અને આ ચાર્જ q આ રીતે આગળ વધી રહ્યો છે અને આણે રેડિયલ ઘટક ડેવલોપ કર્યો છે અને ત્યાં ટેન્જેન્શિયલ ઘટક અને આ રેડિયલ ઘટક છે આ Et એટલે કે ટેન્જેન્શિયલ ઘટક છે અને આ અન્ય ફોર્સ Er એ રેડિયલ ઘટક છે હું આ કોણ પર ક્ષેત્રનું અવલોકન કરું છું અને પ્રવેગ દિશા છે ચાલો હું ફરીથી આ લાઈનને જોડી દઉં આ બીજી લાઇન આની જેમ છે મારી પાસે E અને આ અંતર c છે અને મારે આ અંતરની પણ જરૂર છે તો અહીં મારી પાસે ErEttan છે જ્યાં આ કોણ છે અને tan c τd છે જે હું તેની બાજુમાં લાલ રંગ દ્વારા બતાવી રહ્યો છું ચાલો તે અંતરને d કહીએ હવે હું d ની ગણતરી કરીશ અહીં હું નીચે એક પિક્ચરમાં બતાવીશ કે આ d છે આ કોણ છે આ નીચેનું અંતર d t છે જો આ છે તો આ પણ છે તેથી મારી પાસે dvtsin θ છે જે સૂચવે છે કે dvt sin છે અહીં મને ErEtc τvt sin મળે છે તેથી EtEr vt sin c τ થશે તેથી હવે મને એક કાર્યકારી સૂત્ર મળી ગયું છે તેની સાથે હવે આપણે કાર્ય કરવાનું શરૂ કરીએ ErEttan c τd dvtsin θ dvt sin ErEtc τvt sin EtErvt sin c τ તેથી હવે આપણને E ટેન્જેન્શિયલ EtErvt sin c τ મળે છે અહીં હું ફરીથી આ આંતરિક વર્તુળ અને બાહ્ય વર્તુળનું પિક્ચર બનાવું છું ફિલ્ડ લાઇન આની જેમ છે આ Et E ટેન્જેન્શિયલ અને Er E રેડિયલ છે હવે પ્રવેગ av છે અને તેથી હું આ સૂત્રને Er a t sin c લખી શકું છું ગોસ ના સમીકરણ દ્વારા હું Er×42c2t2q0 લખી શકું છું તેથી Erq42 0 c2 t2 છે અને આ મને Etqa t sin θ420c2t2c આપે છે હું આમાંથી એક t કેન્સલ કરીશ અને ctr લખીશ કારણકે વિદ્યુતક્ષેત્રનો આ ટેન્જેન્શિયલ ભાગ r અંતર જેટલો ખસેડાયો છે અને હું આ Etq a sin θ420c2r લખી શકું છું અહીં નોંધો કે આપણે જે શોધી રહ્યા છીએ તે આપણને મળી ગયું છે આપણે શોધી કાઢ્યું છે કે ટેન્જેન્શિયલ વિદ્યુતક્ષેત્ર 1r ના સમપ્રમાણમાં છે અને ટેન્જેન્શિયલ ઘટક અને બાકીના અચળ કેટલા આગળ વધ્યા છે EtErvt sin c τEr a t sin c Er×42c2t2q0 Erq420c2t2 Etqa sin θ420c2r તેથી આપણે આ કિસ્સામાં Etqa sin θ420c3r મેળવ્યું છે જો હું આ ચાર્જ જોઉં કે જેને આ દિશામાં પ્રવેગ આપવામાં આવ્યું હતું તો તે ટેન્જેન્શિયલ ફિલ્ડને ડેવલોપ કરે છે જે અહીં શૂન્ય છે અહીં sin એ 2 પર મહત્તમ છે અહીં તે પ્રવેગની વિરુદ્ધ દિશામાં છે અને ખૂબ વધારે છે અહીં ખૂબ ઓછું છે અહીં ખૂબ ઓછું છે અને 0 પર શૂન્ય બને છે બીજી રીતે બીજી બાજુ ખૂબ વધારે બને છે અને ફરીથી શૂન્ય બને છે હવે પોઇન્ટિંગ વેક્ટર અથવા B ટેન્જેન્શિયલ Bt વિશે શું BtEt c છે અને તેથી તે qa sin θ420c3r છે પોઇન્ટિંગ વેક્ટર S જે રેડિયલી બહારની તરફ છે તે S0E2c હશે જે 10EB ની સમાન છે તેથી આ 0E2c0cq2 a216 2 0 c4sin2 r2 છે તો આ પોઇન્ટિંગ વેક્ટરનું મેગ્નિટ્યુડ છે અને તેની દિશા રેડિયલી બહારની તરફ છે હું આ 0 માંથી એકને કેન્સલ કરીશ હું એક c કેન્સલ કરીશ જેથી c3 બનશે અહીં આ 12 નથી કારણ કે મેં સરેરાશ લીધલ નથી હાર્મોનિક નેચર ના કારણે અહીં 12 નથી તેથી આ Sq2a21620c3 છે Etqa sin θ420c2r BtEtcqa sin θ420c3r S0E2c10EBq2a21620c3sin2r2 તેથી તમે જોશો કે રેડિએટ થતો પાવર પણ 1r2 ના સમપ્રમાણમાં જાય છે જે ખૂબ સંતોષકારક છે કારણ કે તે જ રીતે બિંદુ સ્ત્રોતમાંથી પાવર વધે છે ચાલો હવે જોઈએ કે જો હું આ પોઇન્ટ ચાર્જ લઉં અને q ને આગળ અને પાછળ ગતિ કરાવાનું શરૂ કરું તો શું થાય છે જે હાર્મોનિક ઓસીલેટીંગ ગતિ બનાવે છે આપણે પહેલા જોયું કે Sq2a21620c3sin2r2 છે અહીં ad2xdt2 છે જે 2Asinωt બનશે Sq2a21620c3sin2r2 ad2xdt2 2Asinωt અને તેથી ઓસીલેટીંગ ચાર્જ દ્વારા રેડિએટેડ પાવર એ Sq2 4 A216 2 0 c3sin2t sin2r2છે અહીં સરેરાશ પાવર એટલે આપણે અહીં એક સાયકલ પર સરેરાશ લઈએ છીએ જેથી આપણે અવલોકન કરી શકીએ છે કે ફ્રીક્વન્સી ખૂબ વધારે છે જેના કારણે મને 12 નું ફેક્ટર મળે છે આ એક ભૂલ અગાઉ થઇ હતી જયાં મેં 12 પરિબળ લખ્યું હતું તેથી આ મને Sq2 4 A232 2 0 c3sin2r2આપે છે આ સરેરાશ પાવર ઓસીલેટીંગ ચાર્જ દ્વારા આપવામાં આવે છે ઓસીલેટીંગ ચાર્જ એક ડાયપોલ પણ બનાવે છે કારણ કે તે કેન્દ્રથી દૂર ફરે છે જે q x ની બરાબર છે તેથી હું તેને ઓસીલેટીંગ ડાયપોલ તરીકે પણ વિચારી શકું છું જે રેડિયેશન આપે છે ડાયપોલની લંબ દિશામાં રેડિયેશન મહત્તમ છે અને ડાયપોલની દિશામાં તે શૂન્ય છે કુલ રેડિએટેડ પાવર વિશે શું Sq2 4 A216 2 0 c3sin2t sin2r2 Average power1T0TS dtq2 4 A232 2 0 c3sin2r2 અહીં Sq2 a232 20 c3sin2r2 છે જે બીજું કંઈ નથી પરંતુ એકમ ક્ષેત્ર દીઠ પાવર છે તેથી કુલ પાવર એ q2 4 A232 2 0 c3 r2 dcosθdϕ r2 જેટલો હશે યાદ રાખો કે આ ક્ષેત્રફળ r દિશામાં છે હવે અહીં r2 કેન્સલ થાય છે ત્યાં કોઈ ϕ ડિપેન્ડેન્સ નથી જેથી 2 બહાર આવે છે તેથી આ ઇન્ટિગ્રેશન આવું બનશે q24A232 2 0 c3 × 2π 111 cos2d cosθ લખી શકું છું અહીં 2 32 મને 16 આપે છે Sq2 a232 20 c3sin2r2Powerarea Total power q2 4 A232 2 0 c3 r2 dcosθdϕ r2q24A232 2 0 c3 × 2π 111 cos2d cosθ તેથી આ 111 cos2dcosθ 4 3 થશે તેથી અહીં કુલ પાવર q2 4 A212 π 0 c3 થશે પહેલા હું અહીં ને લખવાનું ભુલી ગયો હતો જે મેં અહીં પાછળ થી ઉમેર્યું છે તો આ આગળ અને પાછળ ઓસીલેટીંગ થતા ચાર્જ અથવા ડાયપોલ દ્વારા રેડિએટેડ કુલ પાવર છે અહીં ડાયપોલ મોમેન્ટ pq A હોય છે અને જો તે આગળ અને પાછળ ઓસીલેટીંગ કરતુ હોય તો તે સમય પર આધારીત હોવાથી અહીં sin ωt હશે આ રેડિયેશન માટેના સૂત્ર તરીકે ઓળખાય છે તેથી મેં આ વ્યાખ્યાનમાં જે બતાવ્યું છે તે ખૂબ ગુણાત્મક છે ફિલ્ડ લાઇન્સ દોરી અને તેના જેવી વસ્તુઓથી કે ગતિશીલ ચાર્જ ક્ષેત્રને બનાવે છે જે પ્રસારની દિશામાં લંબ છે તે 1r ના સમપ્રમાણમાં છે અને તેથી રેડિયેશન ક્ષેત્ર માં પણ આવું છે Total power q2 4 A212 π 0 c3 હવે કલ્પના કરો કે જ્યારે આ ચાર્જ આગળ અને પાછળ જાય ત્યારે શું થશે જો તે આગળ અને પાછળ આગળ જાય તો કેટલીકવાર ક્ષેત્ર એક દિશામાં હશે અને કેટલીકવાર બીજી દિશામાં હશે જેમ આ પ્રસરે છે તેમ ક્ષેત્ર આરીતે ઉપર અને નીચે જાય છે અને આ એક હાર્મોનિક તરંગ બહાર આવી રહ્યું છે